આ લેક્ચરમાં હું તમને ઈમેજ ટ્રાન્સફોર્મશન નો પરિચય આપીશ આપેલી ઇમેજને આપણે કંટીન્યુસ ફંકશન તરીકે લઇએ આ એક 2 ડાયમેન્શનલ ફંકશન છે હવે આપણે બેઇઝિક ફંકશન ના સમૂહને ધ્યાનમાં રાખીએ જે 2 ડાયમેન્શનલ ફંકશન છે આપણે તે ફંકશન ને એક સમૂહ તરીકે દર્શાવીએ છીએ જ્યાં દરેક ફંકશન ને b i xy આ રીતે દર્શાવે છે તમે જોઈ શકો છો કે આ ફંકશનલ વેલ્યુ હોઈ શકે છે B નો લીનિયર તરીકે ઉપયોગ કરી આપણે 2 ડાયમેન્શનલ ફંકશન fxy ને વિસ્તૃત કરી શકીએ છીએ આ ફંકશન ના સ્વરૂપ ને અહીં આવી રીતે દર્શાવાય છે λi × bi x y અને જ્યાં i સમૂહ નો મુખ્ય ફંકશન છે તેથી B ના સંદર્ભ માં f નું પરિવર્તન હા ગુણાંક ના સમુહ દ્વારા આપ્યું છે જે i છે આને પરિવર્તનના ગુણાક કહેવામાં આવે છે અને આપણે આ કાર્યને દ્વિતીય તરીકે રજૂ કરી શકીએ છીએ આધાર નું સંયોજન જ્યારે સંયોજનના ગુણક છે તમે જોઈ શકો છો કે તેના બદલે ઈમેજ નું વૈકલ્પિક વર્ણન fxy દ્વારા કરેલું છે હું તો તેને સૂચિ તરીકે રજૂ કરી શકું છું અહીં ગુણાંક પર અનુક્રમણિકા નું કાર્ય હોઈ શકે છે તો અહીં અનુક્રમણિકા કદાચ બહુપરીમાણીય હોઈ શકે છે ઉદાહરણ તરીકે 2 ડાયમેન્શનલ ફંકશન ઈન્ડેક્સસિંગ માટે આપણે ગુણાંક ને દર્શાવવા માટે બે પ્રકારની ઇન્ડેક્સ નો ઉપયોગ કરી શકીએ છીએ જેમાં આપણે કહી શકીએ છીએ કે ફંકશન ને 2 ડાયમેન્શનલ લિનિયર સંયોજન સ્વરૂપે વિસ્તૃત કરી શકાય છે અને આપણી પાસે દર્શાવવા માટે બેવડા સારાંશ હોઈ શકે છે ઈમેજ ટ્રાન્સફોર્મેશન નો એક ફાયદો એ છે કે બેઝિક કાર્યોથી આ ગુણધર્મો ના વિશ્લેષણ વિસ્તૃત સ્વરૂપમાં હોઈ શકે છે ચાલો આપણે એક ખાસ પ્રકારની પ્રોપર્ટી ધ્યાનમાં લઈએ જે ખૂબ જ ઉપયોગી પ્રોપર્ટી છે આ પ્રોપર્ટીને ઓર્થોગોનાલીટી પ્રોપર્ટી તરીકે ઓળખાય છે અને જો હું સામાન્ય ફંકશન ને ઓર્થોગોનાલીટી પ્રોપર્ટી તરીકે વિસ્તૃત કરું તો આપણે તે વિસ્તૃત ની પ્રક્રિયા ને ઓર્થોગોનલ પ્રક્રિયા કહેશું તો અમે અમારી ચર્ચા વિચારણા આ ઈમેજ ટ્રાન્સફોર્મર પર કરીશું પ્રથમ ચર્ચા 1 ડાયમેન્શન સુધી મર્યાદિત રાખીશું આપણે જોઇશું કે આ ગુણધર્મ સરળતાથી 2 ડાયમેન્શન માં વિસ્તૃત થઈ શકે છે શરૂઆતમાં 1 ડાયમેન્શન ટ્રાન્સફોર્મ ને સમજીશું તો એક વસ્તુ છે જે આપણે ઇનર ઓપરેશન પ્રોડકટ ને નિર્ધારિત કરવા માગીએ છીએ જેથી આંતરિક પ્રોડક્ટ એ બાયનરી ઓપરેશન છે જ્યાં બે કાર્ય ને બે ઓપરેશન છે જે તમે જોઈ શકો છો કે આ ફંકશન f અને f છે તેથી આ બે કાર્ય નો ઉત્પાદન અને અવકાશ એક સમાન દરેક બિંદુ એ આની કિંમત અલગ હોય છે હવે ત્યાં એક એવી વસ્તુ છે જે આપણે ધ્યાનમાં લેવી જોઈએ કે તે કેટલી સરળ રીત નથી તે એક g ના જટિલ જોડાણ સાથે ફંકશનf નું ઉત્પાદન કરે છે જો બંને f અને g કાર્યાત્મક મૂલ્યો વાસ્તવિક જમીનમાં હોય તો જટિલ જોડાણ કરવું એ કાર્યાત્મક મૂલ્ય હશે તેથી આગળ જતા આપણે તેને f g dx એવી રીતે લખી શકીએ છીએ જ્યારે પાયાના ચોક્કસ ફંકશન ની સંતુષ્ટિ થાય છે ત્યારે ઓર્થોગોનલ એક્સપાનસન શક્ય બને છે એનો મતલબ એવો થાય છે કે પાયાના ફંકશનના સમૂહની સંતુષ્ટિ એ ઓર્થોગોનાલીટી ની ચોક્કસ પ્રોપર્ટી છે આપણે જોયું કે કોઈપણ પાયાના બે ફંકશનની ઇનર પ્રોપર્ટી ની કિંમત 0 જેટલી હોય છે જ્યારે એક સરખા પાયાના ઇનર પ્રોડક્ટ ની કિંમત 0 શીવાયની બીજી કોઈપણ હોઇ શકે છે અને તે પૂર્ણાંક સંખ્યા હોય છે જો સમૂહ B માં કોઈપણ આધાર કાર્ય ની જોડી માટે આ સાચું નીવડે છે તેથી આપણે કહી શકીએ છીએ કે બધા જ બેઝિક ફંકશન સમૂહમાં ઓર્થોગોનલ છે તો ઓર્થોગોનલ એક્સપાન્શન માં સરળતાથી ગુણાંક નું પરિવર્તન આ પ્રોપર્ટીને એક્સપ્લોટીંગ દ્વારા કરી શકાય છે આ પ્રોપર્ટી ની આ એક ઉપયોગિતા છે જો ફંકશનના આંતરિક પ્રોડકશનને ફંકશન સાથે લવ તો આપણે તેને c i દ્વારા ડિવાઇડ કરી અને તેને λ i મેળવી શકીએ છીએ અને જો c i બરાબર 1 હોય તો તે ઓર્થોગોનલ બને છે પછી આપણે ફક્ત આંતરીક પ્રદર્શન જેટલું લખી શકીએ છીએ આ તે જ કારણ છે કે આપણે ફક્ત શરતોમાં કાર્ય વ્યક્ત કરીએ છીએ અને ગુણાંકમાં પરિવર્તન લાવવું હોય તેથી આ ક્રિયાને ફોરવર્ડ ટ્રાન્સફોર્મ ઓપરેશન કહીએ છીએ જેથી હવે f તે λ દ્વારા રજુ થાય છે અને રિવર્સ ટ્રાન્સફોર્મ એ ગણતરી કરવા માટે હશે કે આ ગુણાંકમાં થી પાછા ઓર્થોગોનલ પ્રોપર્ટીને કારણે પણ કાર્ય કરી શકે છે અને આપણે તેને ફક્ત આ ફોર્મ માં લખી શકીએ છીએ એનો અર્થ એ છે કે આધાર કાર્ય અને સંયોજન સિવાય બીજું કંઈ જ નથી કારણ કે તે એક કંટીન્યુઅસ ડોમેન છે અમે તમામ ઇન્ડેક્ષ કિંમત ઉપર એકીકરણ લઇ રહ્યા છીએ અને સ્વતંત્ર ડોમેનમાં આપણે તેને આ ફોર્મ માં લખી શકીએ છીએ આ પ્રક્રિયાનો ખૂબ જ ખાસ વિષય છે કે તેનું ઓર્થોગોનલ એક્સપ્રેશન એ ફયુંરિયર ટ્રાન્સફોર્મ છે અને આ બાબતમાં તમે જોઈ શકો છો કે તેનું મૂળ ફંકશન કઈ રીતે દર્શાવી શકાય છે B ejωx| − ∞ ω ∞ eq 1 આ એક જટિલ સીનુંસાઈડ છે કે જે સમૂહ નો એક ભાગ છે જે ઉપરના સૂત્ર પ્રમાણે દર્શાવેલ છે કોઈપણ ઓર્થોગોનલ સમૂહ કે જે બીજા ઓર્થોગોનલ સમૂહનો ઉપગણ હોય તે આગળ જતા ઓર્થોગોનલ રહે છે પરંતુ લિનિયર સબસેટ ની મદદથી તમે આ કાર્ય નું સંપૂર્ણ રીતે પુનનિર્માણ કરી શકતા નથી અહીં સમૂહ છે જે સંપૂર્ણ રીતે પુનઃનિર્માણ પણ કરે છે તેને કમ્પ્લીટ બેઝ કહેવાય છે તોફયુંરિયર ટ્રાન્સફોર્મ માં જે દર્શાવાયો છે તે કમ્પ્લીટ બેઝ છે કારણકે તે આપણને ફંકશન લિનિયર કોમ્બિનેશન ના સ્વરૂપમાં પાછું આપે છે તમે તેને ખરેખર જોઈ શકો છો એ અનંત નો સમૂહ છે આપેલા દરેક સીનુસાઈડ માં તે અલગ અલગ હોઈ શકે છે તો ઓર્થોગોનલ પ્રોપર્ટીએ આ સંબંધ દ્વારા પ્રતિબિંબિત થાય છે જ્યાં તમે જોઈ શકો છો કે તે 􀀀 એકમ આવેગ કાર્ય છે જેનું ક્ષેત્રફળ 1 જેટલું હોય છે અને તેનું સેન્ટર મધ્ય પર કેન્દ્રિત હોય છે નહીંતર 􀀀 ની કિંમત દરેક જગ્યાએ 0 હશે તેથી તે એકમ આવેગ કાર્ય છે અને આ વિશેષ કિંમત તમને ફયુંરિયર ટ્રાન્સફોર્મ ની ઓર્થોગોનલ પ્રોપર્ટી આપે છે તો ફયુંરિયર ટ્રાન્સફોર્મ નીચેના સૂત્ર પ્રમાણે થઈ શકે છે F f fˆjω ∫ e∞−∞f −jωx જ્યાં તમે ઉપરના સૂત્રમાં જોયું તે પ્રમાણે f એ એક inner product છે અને સંપૂર્ણ બેઝ પણ છે તેથી બેઝ ની કિંમત e−jωx છે અને જો હું ઈનવર્ષ ટ્રાન્સફોર્મ તરીકે લવ તો ફરી એક વખત આ સૂત્ર ધ્યાનમાં આવશે f 12π ∫∞−∞fˆjωejωx dx તેથી fˆjω તે અનુરૂપ ગણાય છે અને આ આધાર વિજયનો રેખીય સંયોજન તમને અનુરૂપ વ્યસ્ત પરિવર્તન આપશે તેથી તે તમને સંપૂર્ણ પુનર્નિર્માણ આપે છે કારણ કે તે એક સંપૂર્ણ આધાર છે જેનો મેં અહીં ઉલ્લેખ કર્યો છે આ પૈકી એક રસપ્રદ હકીકત એવી છે જે નીચેના જટિલ સીનુસાઈડ માં જોઈ શકાય છે e−jωx cosωx − jsinωx તે વાસ્તવિક અને કાલ્પનિક ભાગમાં ફરીથી ગોઠવી શકાય છે વાસ્તવિક ભાગમાં cos હોય છે અને આ કિસ્સામાં sin નો સમાવેશ થાય છે તેથી આ ફોરવર્ડ ટ્રાન્સફોર્મ હોઈ શકે છે જે નીચે આપેલા સૂત્ર દ્વારા દર્શાવાય છે f 12π ∫∞−∞fˆjωcosωx − jsinωxdx તેમાં એક transformer ઘટક છે જેમાં પ્રત્યેક ભાગનો સમાવેશ થાય છે બીજો પરિવર્તન ઘટક છે જેમાં કાલ્પનિક ભાગનો સમાવેશ થાય છે અને વાસ્તવિક ભાગમાં આપણે તેના આધારે કાર્યનો ઉપયોગ કરી રહ્યા છીએ cos જે કાલ્પનિક ભાગની જેમ આપણે sin અથવા આધાર કાર્ય નો ઉપયોગ કરીશું તેથી આપણે cos ને આધાર કાર્યોના સમૂહ તરીકે ગણી શકીએ છીએ અને તે પણ ઓર્થોગોનલ છે C cosωx| − ∞ ω ∞ S sinωx| − ∞ ω ∞ ઉપરના ત્રિકોણમિતિ ફંકશન પણ આપણે જાણીએ છીએ કે તે ઓર્થોગોનલ છે પરંતુ તે સંપૂર્ણ આધાર બનાવશે નહીં તેથી આપણે ફક્ત cos નો ઉપયોગ કરી શકીએ છીએ જો હું f cos cos નો વાસ્તવિક ભાગ નો ઉપયોગ કરો તો તે થઈ શકશે અને એવી જ રીતે જો હું અનુરૂપ એક ભાગનો ઉપયોગ કરીશ તો પરિવર્તન અને sin નો ઉપયોગ કરો જે અહીં આપણને સંપૂર્ણ ફંક્શન પાછું આપશે તેથી તે સંપૂર્ણ આધાર નથી પરંતુ ત્યાં કેટલાક ફંક્શન છે જ્યાં ખરેખર તમે ફક્ત cosine નો ઉપયોગ કરો છો ફંક્શન અથવા સાઇન ફંક્શન ને તમે સંપૂર્ણ રીતે ફરીથી ગોઠવી શકો છો તેથી જ આ ફંકશન અને એકી અથવા બેકી ફંકશન તરીકે ઓળખવામાં આવે છે બેકી ફંકશનની પ્રોપર્ટી આ પ્રમાણે હોય છે f− x f for all x તે મૂળની આસપાસ અથવા બંને છેડા પર x0 ની આસપાસ નો સપ્રમાણ હોવું જોઈએ બધા x માટે f બરાબર રાખવું જરૂરી છે f− x − f for all x જ્યારે એકી સંખ્યા માટે તે એનટીસીમેટ્રિક હોવું જરૂરી છે ઉદાહરણ તરીકે f− x equal to − f for all x and f 0 જ્યા બધા x અને f 0 થાતા હોવા જોઈએ સામાન્ય રીતે x0 આ વ્યાખ્યામાં કિંમત 0 હોવી જોઈએ તેથી ફંકશન એ એક પણ હોઈ શકે છે બેકી પણ હોઈ શકે છે અથવા બન્નેમાંથી કોઈ પણ એક હોઈ શકે છે જ્યારે તે આના પર આધાર રાખે છે ત્યારે તેની પાસે આ પ્રોપર્ટી હોય છે ત્યારબાદ તમે તેમને cosine અથવા sine નો ઉપયોગ કરીને વિસ્તૃત કરી શકો છો આ કિસ્સામાં જો હું પ્રોડક્ટ ને sin સાથે રાખતી વખતે એકીકૃત થાવ તો તેની કિંમત 0 હશે ઉદાહરણ તરીકે ∫∞−∞ fˆjωsinωxdx 0 તેથી બધી સીનુસાઈ શરતો 0 હશે તેથી ફક્ત cosine તો રહેશે અને તમારો coeficient transform ફક્ત કોસાઈન ટ્રાન્સફોર્મેશન દ્વારા સૂચવવા માટે પૂરતા હોઈ શકે છે ∫∞−∞fˆjωcosωxdx 0 એ જ રીતે એકી સંખ્યા માટે f ઉપરની પ્રોપર્ટી સાચી છે અને તેથી જ ફક્ત સાઇન સીનોસાઈડ દ્વારા તમે તેને ફરીથી બનાવી શકો છો હવે જો હું cosθ અને sinθ ના સંબંધોને ધ્યાનમાં રાખું તો નીચે મુજબની જટિલ ખાતાકીય માત્ર અને સરળતાથી સમજી શકાય છે cosθ 2 ejθe−jθ sinθ 2j ejθ−e−jθ તેથી જ્યારે કાર્યક્રમ હોય ત્યારે cosine સાથે પૂર્ણ નિર્માણ શક્ય છે અને આ કાર્ય એકી ફંકશન પર આધારિત છે હવે આપણે ઊંડાણ પૂર્વક ની રજૂઆતને ધ્યાનમાં લઈએ તો ફંકશન ની રજૂઆત કંઈક આવા સ્વરૂપમાં થાય છે f f|n ∈ Z કાર્ય અને સમયાંતરે અંતરાલ પર નમૂના લેવાની જરૂર છે અને તે આનો ક્રમ પ્રદાન કરશે વિધ્યાત્મક મૂલ્યો જ્યાં દરેક અનુક્રમણિકા સ્થિતિ પૂર્ણાંક સેટ અને નમૂનાના અંતરાલ હોય છે જે આવી ખાસ વ્યવસ્થા સાથે સંકળાયેલા હોય છે તેથી તે અનંત પરિમાણીય વેક્ટર તરીકે ગણી શકાય છે પરંતુ આપણે હંમેશા મર્યાદિત પરિણામો અથવા તેના સંકેતો ની ઇમેજ નો ઉપયોગ કરીશું તમે સ્વતંત્ર ડોમેનમાં તેમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો ત્યાં તમારી પાસે ફક્ત એક મર્યાદીત વેક્ટર હશે f n 0 1 N − 1 ઉદાહરણ તરીકે આપણે 0 થી અમુક અંતરાલ ની અંદર ફંકશનનું પ્રતિનિધિત્વ N 1 પર બતાવ્યા પ્રમાણે કરી શકીએ છીએ તમારે અહીં નોંધ લેવી જોઈએ કે નમૂનાના અંતરાલ ને આ ફોર્મમાં સંપૂર્ણ રીતે રજૂ કરવામાં આવે છે સેમ્પલિંગ ઇન્ટરવલ વગર પણ ફંકશન નું પ્રતિનિધિત્વ કરવું જોઈએ જ્યારે તમે ફિઝિકલ શરતો સાથે ફંકશનને અર્થઘટન કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તેમાં ફિઝિકલ ની માત્રામાં નમૂના લેવા અંતરાલ નો ઉપયોગ કરવો જરૂરી છે તો ચાલો આપણે ધ્યાનમાં લઇએ કે આ કિસ્સામાં કોઈ પરિણામ ને મર્યાદિત પરિણામ સાથે રજુ કરી રહ્યા છીએ અને તે આ કિસ્સામાં n પરિમાણીય વેક્ટર છે તે કોલમ વેક્ટર છે તેથી નીચે બતાવ્યા પ્રમાણે ટ્રાન્સપૉઝ ઓપરેશન નો ઉપયોગ કરવામાં આવ્યો છે તો પછી તમે કેવી રીતે એક અલગ લીનિયર ટ્રાન્સફોર્મ વ્યાખ્યાયિત કરો તે ખૂબ જ સરળ છે કારણ કે તમે જાણો છો કે નીચેના સૂત્ર પ્રમાણે કઈ જગ્યાએ મેટ્રિક્સ મલ્ટીપ્લિકેશન કરવું જરૂરી છે Y m×1 Bm×nXn×1 તમારી પાસે n પરિમાણીય કોલમ વેક્ટર છે અને ત્યાં મેટ્રિક્સ m x n હોઈ શકે છે અને જો હું તેમનો ગુણાકાર કરો તો તમને m x 1 નો બીજો વેક્ટર પણ મળશે એનો અર્થ m ડાયમેન્શનલ વેક્ટર થાય છે જેથી આ કોલમ વેક્ટર બીજા કોલમ વેક્ટર માં રૂપાંતર પામે છે આપણે તેને લિનિયર ટ્રાન્સફોર્મ કહીએ છીએ અથવા આપણે તેનો ઉપયોગ કરી રહ્યા હોવાથી તે સ્વતંત્ર રજૂઆત છે તેથી આ પરિવર્તન મેટ્રિક્સ ની એક રસપ્રદ વાત એ છે કે આપણે તેને નોંધી શકીએ છીએ તેઓ એક આધાર વેક્ટર બનાવે છે કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે બે ફંકશન વચ્ચેની ઈનર પ્રોડક્ટ જે બે વેક્ટરની ડોટ પ્રોડક્ટ ની સરખામણી માં બરાબર જેટલું અંતર હોય છે તો હવે ધ્યાનમાં લઇએ કે આ ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ નું પ્રતિનિધિત્વ કરે છે અને આ હરોળ એક વેક્ટર છે જે ટ્રાન્સપોર્ટ કામગીરી દ્વારા સુચવવામાં આવે છે આ એક જટિલ જોડાણ પ્રક્રિયા છે તેથી જ્યારે તમે આ dot product અથવા બે વ્યક્તિ વચ્ચે આંતરિક ઉત્પાદન કરો છો ત્યારે તમને તેને અનુરૂપ સ્વરૂપ મળે છે તેથી ith બેઝિક વેક્ટર તમને ith નું તત્વ પૂરું પાડે છે જે અહીંયા Y છે bi b if i≠ j તેથી આ કિસ્સામાં ઓર્થોગોનોલીટી ઉપરોક્ત ફોર્મ માં પ્રતિબિંબિત થાય છે જેમકે તમે કોઈ બે વેક્ટર ની જોડી લો છો તો તેની અસર ઈનર પ્રોડક્ટ 0 જેટલી થવી જોઈએ જો તે અલગ હોય તો તે 0 શિવાય ની કિંમત ci હોવી જોઈએ તો આ ફોર્મ સાથે આપણે ધ્યાનમાં લઇ શકીએ છીએ કે તેની સમજૂતી સમાન હશે તમે વિચાર કરી શકો છો તે બધા આધાર વેક્ટર લિનિયર કોમ્બિનેશન તરીકે કામ કરે છે હવે જો હું સ્વતંત્ર ક્યુરિયર પરિવર્તન એક્સપ્રેશન ને ધ્યાનમાં લવ તો સ્વતંત્ર ક્યુરિયર માટે પરિવર્તન આ સ્વરૂપમાં દર્શાવાય છે તેથી તમે અહીંયા આપેલું સૂત્ર જોઈ શકો છો √N ej2π n kN જે અહીં n ફંકશનલ પોઇન્ટ માટે bk 1 e for and √N j2π n kN 0 ≤ n ≤ N − 1 0 ≤ k ≤ N − 1 bk એ એક નાનો nth તત્વ છે જેનો મતલબ કે તમે તેના દ્વારા ગણતરી કરીને બેઇઝ વેક્ટર બનાવી શકો છો n 0 થી n N 1 આ અંતરાલમાં એની દરેક પૂર્ણાંક કિંમત હોય છે તેથી તેમણે એક વ્યક્તિ આપે છે જ્યાં k ઈન્ડેક્સ છે અને તે 0 થી N 1 સુધી બદલાતી રહે છે fˆ Σ for N−1n0 ˆe f j2π n kN0 ≤ k ≤ N − 1 તેથી ફોરવર્ડ ટ્રાન્સફોર્મર અથવા discrete સિક્વન્સ ની ક્યુરિયર ટ્રાન્સફોર્મ f જે મર્યાદિત છે અને તેની લંબાઈ n નો ક્રમ ઉપર ના સ્વરૂપમાં વ્યક્ત કરી શકાય છે f 1 for N Σ N−1 n0 ˆ e fˆ j2π n kN 0 ≤ n ≤ N − 1 તો તમે જોઈ શકો છો કે આ ખાસ કંઈ જ નહીં પણ f અને e f j2π n kN નું inner product છે ઉપર દર્શાવ્યા પ્રમાણે 1 સાથે ગુણાકાર કરવાથી વર્ગમૂળ પ્રક્રિયા જ્યારે √N નો વ્યસ્ત ટ્રાન્સફોર્મ 1 સાથેના ગુણાકાર દ્વારા થાય છે આ એક સરળ N પ્રક્રિયા છે જેથી આ વિભાગની આપણે સામાન્ય બનાવવા માટે આપણે ફોરવર્ડ ટ્રાન્સફોર્મેશન વખતે આ ફંકશન ને કાર્યો અને તેના પુના નિર્માણ વખતે તેને ફરી ઉપયોગમાં લીધું હવે ખરેખર આપણને જે મૂલ્ય મળે છે તે સપ્રમાણ હશે અને આ તબક્કે તેમાં કોઇ ફરક પડતો નથી પરંતુ જ્યારે આપણે તેને ફરી બનાવીએ છીએ ત્યારે એ જ કિંમત પ્રાપ્ત થાય છે કારણકે પુનનિર્માણ કાર્ય દરમિયાન નોર્મલાઈલાઇઝેસન ની ખાસ કાળજી લેવામાં આવી છે તો તમે જોઈ શકો છો કે આમાં ના આધાર વેક્ટર ને અનુરૂપ લિનિયર સંયોજન છે પુનનિર્માણ પણ એક ગુણાંક છે જે ગુણાંક છે fˆ દ્વારા આપવામાં આવ્યા છે ઉપરના સૂત્ર પરથી આપણે અવલોકન કરી શકીએ છીએ કે ફ્યુરિયર એ સમયાંતરે થતા સામાયિક કાર્ય ની શ્રેણી સિવાય બીજું કશું જ નથી તો હવે આપણે એક મર્યાદીત સીકવન્સ ધ્યાનમાં લઈએ તો આ કિસ્સામાં સરળતા માટે હું અહીં 4 કિંમત લઈશ જેનો મતલબ N ની કિંમત અહીં 4 છે અને આ એ ફંકશન છે જેના માટે હું સ્વતંત્ર ફોરિયર પરિવર્તન કરીશ આ પરિસ્થિતિમાં હું મારી સાનુકૂળતા મુજબ કોઈપણ વ્યાખ્યા નો ઉપયોગ કરી શકું છું અને ત્યારબાદ રૂપાંતર પ્રક્રિયા કરીશ ઇનવર્ષ ટ્રાન્સફોર્મેશન પછી હું મારા નિરીક્ષણ ફરી એક વખત 0 થી 3 ના અંતરાલ પર રાખીશ તેથી આ સિરિયલનું સમયાંતરે વિસ્તરણ આ ફોર્મ માં હોઈ શકે છે જેનો અર્થ એવો થાય છે કે તે પુનરાવર્તિત થાય છે જેથી તમે સમયાંતરે ફંકશન ને જાણી શકો આ પ્રોપર્ટી N સાથેના સમયાંતરે કાર્ય હોવું જરૂરી છે f n N f જેમ તમે અહીં જોઈ શકો છો તેમ N ની કિંમત 4 બરાબર છે અહીં તમે જોઈ શકો છો કે દરેક 4 નમુના પછી તે ફરીથી સમાન મૂલ્ય ને પુનરાવર્તન કરશે તેથી એક પિરીયોડીક બને છે અને તમે જાણો છો કે કોઈ પિરીયોડીક signal લિનિયર કોમ્બિનેશન ઓફ સીનુસોયડ ફંકશન તરીકે દર્શાવાય છે તમે ફોરિયર સીરીઝ કરી શકો છો તે પછી જ્યારે તમે ફોરિયર ટ્રાન્સફોર્મ કરો છો ત્યારે તમે ફક્ત ચાર બિંદુ માટે પ્રદર્શન કરી રહ્યા છો અહીં જે વાસ્તવિક ઇન્ટરવલ સાથે સંબંધિત છે તેને X0 કહે છે જેથી મૂળભૂત ફ્રિકવંસી ની લંબાઈ NX0 દ્વારા નક્કી કરવામાં આવે છે તો મૂળભૂત ફ્રિકવંસી 1 NX0 થાય છે અને તમે અહીં જોઈ શકો છો કે હાર્મોનિક એ હાર્મોનિક એક્ચ્યુઅલ ઇમ્પ્લિસિટ દ્વારા અહીં દર્શાવાયું છે જે kN X k 0 છે તેથી અમે આ ની રજૂઆતમાં સામાન્ય પ્રવૃત્તિ તરીકે k X N કહીએ છીએ સ્વતંત્ર ફોરિયર ટ્રાન્સફોર્મ કે જે લીનિયર પરિવર્તન ની દ્રષ્ટિએ પણ વ્યક્ત કરી શકાય છે કોલમ વેક્ટર મર્યાદિત ફંકશન કિંમત દ્વારા આપવામાં આવે છે જે આપણે પહેલાં જોયું હતું અને હવે જો આપણે આ મેટ્રિક્સનો ગુણાકાર કરીશું તો આપણને પરિવર્તિત મેટ્રિક્સ જોવા મળશે અને તમે જોશો કે બધા એલિમેન્ટ આમાંથી મેળવવામાં આવ્યા છે તેથી અમે આ મેટ્રિક્સ ને સ્વરૂપમાં રજૂ કરી શકીએ છીએ જ્યાં દરેક k અને N એલિમેન્ટ નીચે બતાવ્યા પ્રમાણે રજૂ થાય છે e ℱN −j2π n kN 0≤kn≤N−1 અને જો k અને n ની શ્રેણી 0 થી N 1 સુધી ની હોય છે જે મને m X n મેટ્રિક્સ આપે છે આગળ આપણે જે પરિવર્તન કરી રહ્યા છીએ તેમાં ફક્ત રૂપાંતર ને ગુણાકાર કરી કોલમ વેક્ટર f સાથે મેટ્રિક કોલમ વેક્ટર નું પ્રતિનિધિત્વ કરે છે ત્યાર પછી આપણે પરિવર્તિત મેટ્રિક્સનો output મેળવી શકીએ છીએ ટ્રાન્સફોર્મ મેટ્રિક એ કોલમ વેક્ટર ને ટ્રાન્સફર કરે છે જે F F F N − 1T દર્શાવાઈ છે જે ખરેખર સ્વતંત્ર્ય ફોરિયર ટ્રાન્સફોર્મ x ના ગુણાંકમાં છે અને જો હું F નો ઈનવર્ષ લવ તો તે સહજ ટ્રાન્સફર થશે અને F સાથે ગુણાકાર કર્યા બાદ આપણે ફરી એક વખત કોલમ વેક્ટર f ℱN F −1 મેળવીશું આકસ્મિકરૂપે પ્રોપર્ટી અને આ પ્રોપર્ટી orthogonal હોવાને કારણે તમે ફંકશન બનાવી શકો છો ફોરયર ટ્રાન્સફોર્મ મેટ્રિક એ કંઈ જ નહીં પરંતુ એક હર્મીટીયન ટ્રાન્સપોજ છે ℱN ℱ −1 NH હર્મીટીયન ટ્રાન્સપોજ એ મેટ્રિક્સ નું ટ્રાન્સપોજ છે અને તમારે જટિલ પ્રદર્શન કરવું જોઈએ જેથી આ ઓપરેશન દ્વારા તમને હર્મીટીયન ટ્રાન્સપોજ મળી શકે હવે ત્યાં અન્ય પ્રકારના જાણીતા ઓર્થોગોનલ વેક્ટર હોઈ શકે છે અને કેટલાક ફોરિયર ટ્રાન્સફોર્મરની રજૂઆતથી વિસ્તૃત કરી શકાય છે તેથી તેને સ્વતંત્ર રીતે ફોરિયર ટ્રાન્સફોર્મ કહેવાય છે હવે તમે જોઈ શકો છો કે સ્વતંત્ર ફોરિયર ટ્રાન્સફોર્મર માં બેઇઝ વેક્ટર દ્વારા નમૂના બનાવવામાં આવે છે જેના ઇન્ટરવલ 0 થી N 1 ની અંદર ના હોય છે જો હું આ અંતરાલમાં એક તબક્કો શિફ્ટ કરું તો આપણે કહી શકીએ કે અહીં એક તફાવત છે જે 𝜷 ના શિફ્ટ થવાથી આવ્યો છે અને બેઝિક વેક્ટર ને વ્યાખ્યાયિત કરતી વખતે આપણે હાર્મોનિક ને ધ્યાનમાં લેવું જોઇએ અને આપણે સામાન્ય અંતરાલમાં હોર્મોનિક ને બનાવવું જોઈએ bk e for and αβ 1√Nj2π N nβkα 0 ≤ n ≤ N − 1 0 ≤ k ≤ N − 1 હવે જો હું frequency સ્પેસમાં શિફ્ટ આપું તો તમારી પાસે પણ અલગ મૂળ વેક્ટર હશે ઉપર દર્શાવ્યા પ્રમાણે N પરિમાણ નું n પાયાનું વેક્ટર નિર્મિત થાય છે જે ઓર્થોગોનલ બેઇઝ વેક્ટર હોય છે કે જે એક ચોરસ મેટ્રિક છે જે ઉલટાવી શકાય એવું હોય છે તેનો ઉપયોગ પરિવર્તન માટે સરળતાથી થઈ શકે છે આ સ્વતંત્ર ફોરિયર પરિવર્તન સામાન્ય છે આપણે આ આધારે વેસ્ટનો ઉપયોગ કરી શકીએ છીએ અને આ એક્સપ્રેશન્સ મેળવી શકીએ છીએ એ જ રીતે આપણે એપ્લીકેશન દ્વારા ફંકશન પાછા પણ મેળવી શકીએ છીએ ફોરયર ટ્રાન્સફોર્મ અને સંબંધિત ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ આમાં વ્યક્ત કરી શકાય છે અહીં તમે જોઈ શકો છો કે બધા જ એલિમેન્ટ એક સમાન જળવાઈ રહે છે અહીંયા પેરામીટર α અને β જે તમને અલગ અલગ ટ્રાન્સફોર્મેશન મેટ્રિક ના સમૂહ આપે છે ત્યાં કેટલાક જાણીતા ટ્રાન્સફોર્મેશન મેટ્રિક છે જે તમે ખાસ કિંમત α 0 અને β જોઈ શકો છો આપણે અગાઉ ચર્ચા કરી તેનાથી સ્વતંત્ર ફોરિયર ને પરિવર્તન આપશે જો હું α 0 અને set β 12 લવ તો આપણે તેને OTDFT દ્વારા ઓળખીશું અને તમે આ રીતે પરિવર્તનને કરી શકો છો તેવી જ રીતે α 2 હોઇ શકે છે અને 1 β 0 એ એક odd frequency છે અને બંને અડધા છે તેથી અંતરાલ ઓડ ટાઈમ ડીશક્રિટ ફોરિયર ટ્રાન્સફોર્મ છે ત્યાં બીજી અલગ પ્રોપર્ટી છે જેની હું અહીંયા ચર્ચા કરતો નથી અહીં તમને આ ચોક્કસ વસ્તુ ફક્ત ઉદાહરણ માટે આપેલી છે અને આ વિષયમાં તેમને પોતાના વ્યસ્ત ટ્રાન્સફોર્મ પર તેઓ સંબંધિત હશે અને મેં તમને આ ખાસ ગ્રેડ માં બતાવ્યું છે ત્યાં ઇન્વર્ષ ટ્રાન્સફોર્મર ના વિવિધ સંબંધો છે મારા ખ્યાલથી આ મુદ્દા પર આપણે વિરામ લેવો જોઈએ અને બીજા લેક્ચરમાં તેનો ઉલ્લેખ કરીશું આપણે જોઈ શકીએ છીએ કે કંટીન્યુસ ડોમેનમાં એ શક્ય નથી પરંતુ કોઈ પણ મર્યાદિત sequence માટે તમે સ્વતંત્ર ડોમેનમાં કોસાઈન ટ્રાન્સફોર્મ અને સાઇન ટ્રાન્સફોર્મ વ્યાખ્યાયિત કરી શકો છો તેથી તેના માટે આપણે આ સામાન્ય ડિસ્ક્રેટ ફોરિયર ટ્રાન્સફોર્મ નો ઉપયોગ કરીશું આ ચર્ચા સાંભળી અને આપણે આગળના લેક્ચરમાં જઈશું તમારો આભાર